તેથી આ વિશેષ વ્યાખ્યાન ડેટા સેન્ટર નેટવર્ક્સ પર કેન્દ્રિત છે જે એક ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલ છે જે ખૂબ જ મહત્વપૂર્ણ તકનીક છે જે મોટા પાયે ઔદ્યોગિક ઇન્ટરનેટ ઓફ થિંગ્સ બનાવવા માટે જરૂરી છે પહેલાનાં વ્યાખ્યાનોમાં મેં વિશ્લેષણોની આવશ્યકતા પર પ્રકાશ પાડયો હતો ડેટાનું સંચાલન યોગ્ય રીતે કરવું પડશે ત્યારબાદ તેનું વિશ્લેષણ કરવું પડશે આપણે એ પણ જોયું છે કે આઈઆઈઓટી દૃશ્યો માટે આપણે ડેટાની ઉદ્યોગ સ્કેલ પર વાત કરી હતી આ પ્રકારનાં ડેટામા બીગ ડેટાના ગુણધર્મો છે જેની પાસે તેના પોતાના વિવિધ પડકારો છે આ સામાન્ય રીતે અસંગઠિત ડેટા છે જેની પાસે જુદી જુદી લાક્ષણિકતાઓ છે 3Vવી 5Vવી દ્વારા 7Vવી દ્વારા અને આ તે છે જે આપણે પાછલા વ્યાખ્યાનોમાં વિગતવાર રીતે જોયું છે તેથી બીગ ડેટાની લાક્ષણિકતાઓમાં આગળ આવ્યા વિના પ્રશ્ન એ છે કે તમે ડેટાને કેવી રીતે સંભાળો છો તેથી વિશ્લેષણાત્મક દૃષ્ટિકોણથી આપણે પહેલેથી જ જોયું છે કે આ પ્રકારની માહિતીને સંચાલિત કરવા માટે વિવિધ પદ્ધતિઓ શું છે વિવિધ સાધનો અને તકનીકો શું છે જેને અપનાવવામાં આવી શકે છે પરંતુ તમે ડેટા ક્યાં સંગ્રહ કરો છો તમે માહિતી પ્રક્રિયા ક્યાં કરો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો આપણે મોટા પાયે અમલીકરણો વિશે વાત કરી રહ્યા છીએ તો આપણે સિંગલ સર્વરોથી આગળ ઓછી ક્ષમતાવાળા સર્વરોથી આગળ વાત કરવાની છે આપણે મોટા પાયે એક સર્વર નહીં પરંતુ સર્વરો સર્વર ફર્મ્સ વિવિધ સર્વરોના જોડાણ અને તેથી વધુ વિશે વાત કરવાની છે અને આ ડેટા સેન્ટર નેટવર્ક તરીકે ઓળખાય છે તેથી લાક્ષણિક ડેટા સેન્ટરમાં ડેટા સેન્ટર શું છે ડેટા સેન્ટર મૂળભૂત રીતે એક સુવિધા છે જેમાં તમામ પ્રકારની ઉચ્ચ ક્ષમતાની ગણતરીની સુવિધાઓ ઉચ્ચ ક્ષમતા ઉચ્ચ પ્રદર્શન કરતી કોમ્પ્યુટેશનલ સિસ્ટમ્સ હાઇ એન્ડ પ્રોસેસર હાઇ એન્ડ સ્ટોરેજ હાઇ એન્ડ મેમરી અને હાઇ એન્ડ કોમ્પ્યુટેશનલ અથવા નેટવર્ક સુવિધાઓ છે તેથી દરેક વસ્તુ હાઇ એન્ડ જોઈએ પરંતુ તે તમને ફક્ત ડેટા સેન્ટર આપે છે એક ડેટા સેન્ટર મોટાભાગના વાસ્તવિક જીવનના ઔદ્યોગિક આઇઓટી દૃશ્યોની જરૂરિયાતોને પૂરું કરવા માટે પૂરતું હોતું નથી તેવા કિસ્સામાં ડેટા સેન્ટર્સનું નેટવર્ક હોવું જરૂરી છે તેથી આ તે છે જેના વિશે આપણે આ વિશેષ વ્યાખ્યાનમાં વાત કરી રહ્યા છીએ તેથી આપણે ડેટા સેન્ટરની જરૂરિયાતો જોડાણ કરવાનો સમજવા માટેના પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ ડેટા સેન્ટર નેટવર્ક્સ અને તે ડેટાના ઉત્પત્તિ અને ડેટાના વિશ્લેષણ વચ્ચેના અંતરને કેવી રીતે બાંધે છે જેથી આગળ વિશ્લેષણો આવે છે પરંતુ તે પછી આપણે આવતા ડેટાને કેવી રીતે સંભાળો છો જેથી આપણે ડેટાને સ્ટોર કરવો પડે છે આપણે આ ડેટા સેન્ટર્સ અને ડેટા સેન્ટર નેટવર્કમાં ડેટાની પ્રક્રિયા કરવી પડે છે અને તે જ આપણે અહીં વાત કરીશું જેથી ડેટા સેન્ટર શું છે કેમ કે હું તમને અગાઉ અહીં જણાવી રહ્યો હતો કે આપણે ઉચ્ચ ક્ષમતાની ગણતરીની સુવિધાઓ વિશે વાત કરી રહ્યા છીએ જે નેટવર્ક નેટવર્ક કમ્પ્યુટર્સ નેટવર્ક સર્વર્સ હાઇ એન્ડ સર્વર જે નેટવર્ક સાથે જોડાયેલા છે અને નેટવર્ક સ્ટોરેજ છે આ મોટાભાગના મોટા ઉદ્યોગોની તેમની માહિતી પ્રણાલી આ ડેટા સેન્ટર્સ પર ખૂબ આધારિત છે આ ડેટા સેન્ટર્સ છે જેમ તેનું નામ સૂચવે છે કે આ બધા ડેટા સ્ટોર કરે છે અહીં ડેટા સેન્ટર્સના વિવિધ ઉદાહરણો છે ડેટા સેન્ટરો એકદમ વ્યાપકપણે ઉપલબ્ધ છે ગૂગલ એમેઝોન સિસ્કો જેવી મોટી સ્કેલ પેઢીઓ પાસે તેમના પોતાના ડેટા સેન્ટર્સ છે અન્ય લોકો ડેટા સેન્ટરની સુવિધાઓ ભાડે આપે છે વગેરે એવી ઘણી પેઢીઓ છે કે જેમના પોતાના ડેટા સેન્ટર્સ છે અને ડેટા સેન્ટર્સ જાળવવા એ જાતે જ એક અલગ વિષય છે જેથી આપણે તેમાં પ્રવેશ કરીશું નહીં પરંતુ ચાલો ડેટા સેન્ટર શું છે તેનાથી આગળ સમજવાનો પ્રયત્ન કરીએ જેથી અહીં આ વિશિષ્ટ વ્યાખ્યાનમાં આપણે એક જ ડેટા સેન્ટર વિશે વાત કરતા નથી આપણે ડેટા સેન્ટરના નેટવર્ક વિશે વાત કરી રહ્યા છીએ કારણ કે તે જ વધુ સુસંગત છે અને તે આઇઆઇઓટીના સંદર્ભમાં વધુ વપરાય છે તેથી ડેટા સેન્ટર નેટવર્કમાં મૂળભૂત રીતે આપણી પાસે આ બધાં વિવિધ ડેટા સેન્ટર સંશાધનો છે કમ્પ્યુટેશનલ સ્ટોરેજ અને નેટવર્ક એન્ટિટીઝનો સમાવેશ થાય છે જે એક બીજા સાથે આંતરિક જોડાયેલ છે જેથી જુદા જુદા ડેટા સેન્ટર્સ એક બીજાથી જોડાયેલ છે અને તે સમય સાથે આવતા વિવિધ ડેટા બોજોને સંભાળવા સહિત વિવિધ રીતે મદદ કરે છે તેથી આ પ્રકારની વસ્તુઓ ડેટા બોજો અને કોમ્પ્યુટેશનલ લોડ જે સમય સાથે આવે છે તે યોગ્ય રીતે સંતુલિત કરી શકાય છે જો આપણી પાસે આ આંતરજોડાયેલ ડેટા સેન્ટર્સ હોય તો તેથી આપણે આગળ જતા પહેલાં હું ડેટા સેન્ટર કેવું લાગે છે તે સચિત્ર સરૂપે બતાવીશ તેથી એક લાક્ષણિક ડેટા સેન્ટરમા હું તમને ડેટા સેન્ટરનું આર્કિટેક્ચર બતાવીશ તેથી એક લાક્ષણિક ડેટા સેન્ટરમાં આપણે વિશેષ ડેટા સેન્ટરની વાત કરી રહ્યા છીએ આપણે વાત કરી રહ્યા છીએ એક જ પ્લેટફોર્મમા વિવિધ કમ્પ્યુટેશનલ સંસાધનો અને સર્વરો વગેરેના વિશે સર્વરોનું નેટવર્ક સર્વરોનું નેટવર્ક નહીં પરંતુ સર્વરોનું એક આંતરજોડાયેલ પ્લેટફોર્મ અને તેનાથી વધુ અને ડેટા સેન્ટર નેટવર્કમાં આપણે જે વિશે વાત કરી રહ્યા છીએ તે એ પ્રકારના ડેટા સેન્ટર્સ વિશે વાત કરી રહ્યા છીએ જે ઇન્ટરનેટ સાથે મળીને કામ કરે છે તો ચાલો આપણે આ ડેટા સેન્ટર નેટવર્ક્સ વિશે અને તે યોજનાકીય રીતે કેવું લાગે છે તે વિશે વાત કરીએ તેથી એક લાક્ષણિક ડેટા સેન્ટરમાં આપણે કહી શકીએ કે વિવિધ સર્વરો સર્વર 1 સર્વર 2 થી આપણે સર્વર એન કહીએ તેથી આ એક એજ ડિવાઇસ છે જે કેટલાક પ્રકારનાં સ્વીચ દ્વારા જોડાયેલ છે તેથી આપણે આ પ્રકારના વિવિધ સર્વરો વિશે વાત કરી રહ્યા છીએ જે એક સાથે મૂકવામાં આવ્યા છે જેથી આ રેક તરીકે ઓળખાતી કંઈક રચના કરે છે તો ચાલો આપણે કહીએ કે આ રેક 1 છે દરેક રેકમાં ટીઓઆર તરીકે ઓળખાય છે ટીઓઆર સ્વિચ તે મૂળભૂત રીતે એક સ્વિચ જે છે આ વિવિધ વ્યક્તિગત સર્વર્સને રેકમાં એક બીજા સાથે આંતરજોડાણમા મદદ કરે છે અને એમાં અન્ય વિવિધ વ્યવસ્થાપન અને જાળવણી ક્ષમતાઓ પણ છે તો આ એક સ્વિચ જેવું છે અને આ ટીઓઆર એટલે ટોપ ઓફ રેક તરીકે ઓળખાય છે જેથી આપણી પાસે દરેક રેક છે જેને સ્વીચ છે અને તે નિયંત્રિત છે જે મૂળભૂત રીતે વિવિધ સર્વરોની સંખ્યાને નિયંત્રિત કરે છે તેથી આપણી પાસે આ એક ટીઓઆર છે આપણી પાસે અન્ય ટીઓઆર સર્વર સર્વર 1 સર્વર 2 થી સર્વર એન સુધી બીજી રેક છે તેથી એન ગમે તે હોય જેથી એન 5 6 10 અથવા રેકના પ્રકાર પર આધારીત હોઈ શકે છે જેમ કે ડેટા સેન્ટરમાં આપણી પાસે આવા એજ ઉપકરણો છે તેથી આપણી પાસે આ જુદા જુદા ટીઓઆર અને વિવિધ સર્વર્સ છે અને આ રેક રેક એન રેક 2 રેક 3 રેક 4 અને રેક એન છે તેથી આપણી પાસે આ બધા છે તેથી પછી આપણે જે આગળનાં સ્તર પર છે તે ડેટા સેન્ટર નેટવર્કમાં એક પ્રકારનું એગ્રિગિએટર છે આ એગ્રિગિએટર એક અન્ય સ્વિચ છે જે આ વિવિધ રેક ડિવાઇસીસને એકત્રીત કરે છે આ એક બીજો એગ્રીગ્રેટર છે તેથી આ અહીં એક એજ સ્તર છે આપણી પાસે એગ્રીગેટર સ્તર છે અને તેથી આપણી પાસે આ બધા જુદા જુદા એગ્રીગેટર્સ છે પછી તમારી પાસે કોર સ્તર છે જ્યાં આપણી પાસે કોર લેવલ સ્વિચ છે આ કોર 1 કોર 2 અને તેનાથી વધુ છે આ બઘી કોર લેવલ સ્વિચ છે જે મૂળભૂત રીતે ફરીથી ઉચ્ચ સ્તરે ભેગી થાય છે જેથી આ કોર લેવલ સ્વિચ વધુ શક્તિશાળી સ્વીચો છે અને પછી તમારી પાસે આ કોર સ્વીચો ઇન્ટરનેટથી જોડાય છે તેથી આ મૂળરૂપે લાક્ષણિકરૂપે ડેટા સેન્ટર નેટવર્ક છે તેનું આર્કિટેક્ચર તે કેવું છે કેવું લાગે છે જેથી મૂળભૂત રીતે કોર કંઇક 10 ગિગાબાઇટ સ્વીચો જેવું છે જે આ કોરને ટેકો આપશે અહીં પણ આપણી પાસે એગ્રિગેટર સ્તર છે જ્યાં આપણી પાસે 10 જીબી સ્વીચો જેવું કંઈક હોઈ શકે છે જ્યારે એજમાં આપણી પાસે 1 જીબી જેટલું ઓછું અથવા 10 જીબી પણ જે ઉપલબ્ધ સંશાધનો અને ક્લાયંટની વિશિષ્ટ આવશ્યકતાઓને આધારે હોઈ શકે છે તેથી આ એક લાક્ષણિકરૂપ ડેટા સેન્ટર નેટવર્ક જેવું દેખાય છે તો ચાલો હવે આગળ વધીએ અને આગળ જઈ અને આ ડેટા સેન્ટરોની વિવિધ લાક્ષણિકતાઓ જોઈએ જેથી જમણી બાજુએ તમે અહીં આ વિશિષ્ટ ચિત્રમાં જે જુઓ છો તે ડેટા સેન્ટર નેટવર્કનું ચિત્ર છે તેથી આ એક નેટવર્ક છે તે ડેટા સેન્ટર નેટવર્કનું ચિત્ર છે અને અહીં આપણે જોઈએ છીએ કે આ જુદા જુદા સર્વરો છે જે વિવિધ લીલી લાઇટ્સ બતાવે છે આ જુદા જુદા સર્વરો છે અને અહીં વિવિધ સર્વરો છે આમાંનું દરેક એક રેક જેવું છે કે આપણી પાસે જુદા જુદા અન્ય રેક્સ છે જેમ કે દરેક રેકમાં તેમની પોતાની ટીઓઆર હોય છે તેથી તેમની પાસે પોતાનો અલગ અલગ ટીઓઆર અને તેનાથી વધુ છે તેથી જો તમે ડેટા સેન્ટર શું છે અને વાસ્તવિક જીવનમાં તે કેવું લાગે છે વગેરે વિશે થોડું વધુ વિચાર મેળવવા માંગતા હોવ તો ઇન્ટરનેટ ઘણા બધા વિડિઓઝ ઉપલબ્ધ છે જે તમે ઇન્ટરનેટ પર શોઘી શકો છો તો મારી પાસે બે અલગ અલગ સંદર્ભો છે જેમાં અહીં એક ગૂગલ ડેટા સેન્ટર બતાવવામાં આવ્યું છે તે કેવુ દેખાય છે તેથી આ વિશિષ્ટ સંદર્ભ આપણને ગૂગલ ડેટા સેન્ટરનું આંતરિક સમજવામાં મદદ કરશે જેથી તેમની પાસે તેનો પોતાનો વિડિઓઝ છે જે હું નથી બતાવવાનો પરંતુ ગૂગલ ડેટા સેન્ટર અને તેની આ લિંક છે તે આ ખાસ સ્લાઇડમાં આપવામાં આવી છે તેથી ચાલો આપણે આગળ વધીએ અને આ ડેટા સેન્ટર નેટવર્ક્સના જુદા જુદા ગુણધર્મો પર ધ્યાન આપવાનો પ્રયત્ન કરીએ હું આ બધાને વિસ્તૃત સમજાવીશ નહીં કારણ કે આ એવી વસ્તુ છે જે તમે જાતે સમજી શકો છો તેથી મૂળભૂત રીતે આ ડેટા સેન્ટર નેટવર્ક્સના આ ઇચ્છિત ગુણધર્મો છે ડેટા સેન્ટર નેટવર્ક સ્ટેબલ સિક્યોર રિલાયેબલ વિવિધ નેટવર્ક રિક્વાયરમેન્ટસને સમર્થન સ્કેલેબલ અને અજાઇલ હોવુ જોઈએ તેથી આ બધામાંથી જે ખૂબ સરળતાથી સમજી શકાય તેવી ચપળતા છે એ કંઈક છે જેને હું ટૂંક સમયમાં ઉલ્લેખ કરવા માંગુ છું ચપળતા ગુણધર્મનો અર્થ એ છે કે ડેટા સેન્ટર નેટવર્ક કોઈપણ સમયે કોઈપણ સર્વર પર કોઈપણ પ્રકારની સેવા પ્રદાન કરવા માટે સક્ષમ હોવો જોઈએ આને ડીસીએનની ચપળતા ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે અને અન્ય ગુણધર્મો જેમ કે મેં કહ્યું હતું કે તે સરળતાથી સમજી શકાય જેને મારે વધુ વિસ્તૃત કરવાની જરૂર નથી તેથી ડેટા સેન્ટર નેટવર્ક્સની પોતાની વ્યક્તિગત આવશ્યકતાઓ છે આઇપી એડ્રેસ્સ બદલ્યા વિના વીએમ સ્થળાંતરને સમર્થન આપવું આઇપી એડ્રેસ્સ બદલ્યા વિના વીએમ સ્થળાંતર ખૂબ જ મહત્વપૂર્ણ છે વીએમ વર્ચુઅલ મશીન છે તેથી મૂળભૂત રીતે અંતિમ વપરાશકર્તા અંતિમ વપરાશકર્તાને વર્ચુઅલ મશીન મળે છે અને તેને પોતાનો અલગ આઇપી ધરાવતા કોઈ ચોક્કસ ભૌતિક મશીન સાથે મેપ કરવામાં આવે છે તેથી અંતિમ વપરાશકર્તા પાસે તેનું પોતાનું વર્ચુઅલ મશીન છે જેને પોતાનુ આઇપી છે તેથી ભલે તે ભૌતિક મશીન કે જેની સાથે તે તેના આઇપીને બદલવા માટે જોડાણ કરે છે તેનો અર્થ એ કે તે બદલાય છે તે મશીન હજી અંતિમ વપરાશકર્તા માટે છે આ વિશિષ્ટ વર્ચ્યુઅલ મશીન અને તેને મળેલ સંબંધિત આઇપી એડ્રેસ્સ બદલાતા નથી તેથી મૂળભૂત રીતે આ આઇપી એડ્રેસ્સ ડેટા સેન્ટર નેટવર્ક્સમાં વીએમ સ્થળાંતરના કિસ્સામાં બદલાતું નથી બીજી આવશ્યકતા એ છે કે ગોઠવણ પહેલાં સ્વીચને ગોઠવવાની કોઈ જરૂર ન હોવી જોઈએ તેથી આપણે સર્વરોની ગોઠવણી કરીએ તે પછી આપણે સ્વીચો ગોઠવીએ અને ત્યારબાદ આપણે આ ચોક્કસ વસ્તુને વધુ વિસ્તૃત કરી શકીએ છીએ જેથી આપણે તેને વધુ સ્કેલ કરી શકીએ છીએ તેથી આપણે સર્વર્સ સ્વિચ અને સ્કેલ કરીએ છીએ ત્રીજી આવશ્યકતા એ કહે છે કે અંતિમ વપરાશકારો વચ્ચે વાતચીત કરવા માટે માર્ગ ઉપલબ્ધ હોવો જોઈએ અંતિમ વપરાશકર્તાઓને ડેટા સેન્ટર નેટવર્કમાં વિવિધ માર્ગ હોવા જોઈએ જેથી તેમને વિવિધ વપરાશકર્તાઓ વચ્ચેના જુદા જુદા ઉદાહરણો વચ્ચે વાતચીત કરવામાં મદદ થાય અને આ રીતે તેથી મૂળભૂત રીતે તેને બીજા શબ્દોમાં સંપૂર્ણ નેટવર્ક બનવું જોઈએ સંપૂર્ણ નેટવર્ક હોવું જરૂરી છે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે સંપૂર્ણ નેટવર્કનો અર્થ એ છે જેનાથી તમે ગતિશીલ આવશ્યકતાઓ અનુસાર વિવિધ માર્ગો મેળવી શકો છો જે આગળ આવે છે ચોથા અને પાંચમા ગુણધર્મો તદ્દન સમજી શકાય તેવા છે જેથી ડેટા સેન્ટર નેટવર્ક્સ કોઈપણ પ્રકારની નિષ્ફળતાને શોધવા માટે સમર્થ હોવા જોઈએ અને નિષ્ફળતાની અસરકારક સમારકામની ઓફર કરતા જોઈએ તેથી સ્વઉપચાર વર્તન તેનો અર્થ એ છે કે ડેટા સેન્ટર નેટવર્ક જો કંઇક ખોટું થાય છે તો તેને મટાડવામાં માટે સમર્થ હોવા જોઈએ તે ત્યાંના ચોક્કસ ઘટકને સુધારવામાં સમર્થ હોવા જોઈએ એનો અર્થ છે કે જે નિષ્ફળ થયું છે અથવા નિષ્ફળ થવાનું છે તેના પર સમારકામ જાતે જ થવું જોઈએ જે મૂળભૂત રીતે ડેટા સેન્ટર નેટવર્કની સ્વઉપચાર લાક્ષણિકતા છે ડેટા સેન્ટર નેટવર્ક શક્ય તેટલું સ્વાયત્ત હોવું જોઈએ અને તેનાથી જ આ બધી અપેક્ષાઓ અને આવશ્યકતાઓ આવે છે તેથી ડેટા સેન્ટર નેટવર્ક વિશાળ છે જેથી ડેટા સેન્ટર નેટવર્ક વિશાળ છે અને આપણે તેને મોટા કમ્પ્યુટેશનલ સંશાધનોની જેમ સાર કરી શકિએ છીએ જેમાં વિશાળ પ્રોસેસિંગ વિશાળ સંગ્રહ વિશાળ કોમ્પ્યુટેશનલ સંશાધનો છે જે વપરાશકર્તાઓને જરૂરીયાતો મુજબ આપી શકે છે અને તેના જેવું અને તેથી હા તેને સંપૂર્ણ સ્વાયત્ત રહેવું પડશે તેને જાતે જ સુધારણા કરવી પડશે અને જ્યારે પણ કોઈ પ્રકારની નિષ્ફળતા આવે ત્યારે નિષ્ફળતાની શોધ પણ આ ચોક્કસ સ્વાયત્ત ડેટા સેન્ટર નેટવર્ક સિસ્ટમ દ્વારા થવી જોઈએ ડેટા સેન્ટરોની વિવિધ એપ્લિકેશનો છે જે બાહ્ય રૂબરૂ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે જેમ કે વપરાશકર્તાઓને વેબ પેજીસ પ્રદાન કરે છે આંતરિક ગણતરીકીય એપ્લિકેશનો દ્વારા જેમ કે વેબ અનુક્રમણિકા માટે મેપરિડયુસનો ઉપયોગ બહુવિધ સહવર્તી સેવાઓ ચલાવવા અને આ ઘણી બધી વિવિધ એપ્લિકેશનો છે ડેટા સેન્ટર અને ડેટા સેન્ટર નેટવર્કની અહીં વિવિધ ટોપોલોજીઓ છે જે ડેટા સેન્ટર નેટવર્કને સમર્થિત છે ત્રણ સ્તરના ડીસીએન સામાન્ય છે જેનો અર્થ છે કે ત્રણ સ્તરનો ડેટા સેન્ટર નેટવર્ક ફેટ ટ્રી ડેટા સેન્ટર નેટવર્ક છે ડીસેલ અને બીક્યુબ આ ચાર જુદા જુદા ડેટા સેન્ટર નેટવર્ક ટોપોલોજીઓ છે જે ઉપલબ્ધ છે તો ચાલો હું આમાંથી કેટલીક વિશે વાત કરું જેથી આપણે ત્રણ સ્તરના ડીસીએન આર્કિટેક્ચરથી પ્રારંભ કરીશું તેથી શરૂઆતમાં જ્યારે મેં ચર્ચા કરી હતી અથવા જ્યારે મેં ડીસીએન આર્કિટેક્ચરનો ખ્યાલ સમજાવ્યો હતો જેમા મેં તમને બતાવ્યું હતું કે ટીઓઆર વગેરે ધરાવતા રેકમાં વિવિધ સર્વરો હોય છે જે મૂળભૂત રીતે 3 સ્તરનું આર્કિટેક્ચર છે તેથી આપણી પાસે એજ છે આપણી પાસે એગ્રીગેટર સ્તર છે અને પછી આપણી પાસે કોર છે પરંતુ ચાલો આપણે તેને બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તેથી આપણે પાસે ખૂબ તળિયે એ છે ખૂબ જ તળિયે જે આપણી પાસે હશે તે જુદા જુદા સર્વરો છે આ સર્વરો એકબીજા સાથે આતરજોડાયેલ છે જે આ ઉપકરણોથી જેને એગ્રિગેટર સાધન કહે છે તેથી આ આપણું એકત્રીકરણ સ્તર છે આ આપણું ટીઓઆર છે તેથી સર્વરો દરેક રેકમાં અને દરેક રેકમાં ટીઓઆર હોય છે તો ચાલો આપણે કહીએ કે આ ટીઓઆરસ્તર છે આ એકત્રીકરણ સ્તર છે અને પછી ટોચ પર તમે અમને કહેવા દો કે આના જેવું પણ આ હોઈ શકે અને આથી પણ અને પછી આપણે અહીં કંઈક આવું કહી શકો છો જે આનું એકત્રીકરણનું બીજું સ્તર બને છે અથવા બીજા શબ્દોમાં કહીએ કે આપણે તેને આની જેમ કરીએ કે ચાલો આપણે કહીએ કે આપણી પાસે આ બધાં સર્વર્સ સાથેના જુદા જુદા વ્યક્તિગત રેક્સ છે આ તે છે જેને આપણે આ એકત્રીકરણ સ્તરનું એક ટીઓઆર સ્તર પ્રકારની વસ્તુની જેમ કહી શકીએ છીએ અને આ એક આપણે ઉપર બીજા સ્તર વિશે વિચારી શકીએ છીએ જે એકત્રીકરણ સ્તર છે જેને તેની પોતાની એકત્રીત સ્વીચો છે અને પછી ફરીથી આ માટે આપણી પાસે આ કોર છે આ કોર છે તેથી બરાબર મારો મતલબ એ કે આ તે છે જે મેં તમને શરૂઆતમાં બતાવ્યું હતું જ્યારે મેં આર્કિટેક્ચર લાક્ષણિક ડેટા સેન્ટર નેટવર્કના આર્કિટેક્ચર તમને સમજાવ્યું હતું હવે તમે મૂળભૂત રીતે તમે શું કરી શકો છો આપણી પાસે આવું કંઈક ફરી પાછું પુનરાવર્તિત થઈ શકે છે તેથી આ એક ડેટા સેન્ટર બને છે આ બીજું ડેટા સેન્ટર બને છે અને તેથી વધુ આપણી પાસે આના જેવું બીજું હોઈ શકે છે તેથી આ આપણું ટીઓઆર છે અને આ આપણા ભિન્ન સર્વર્સ છે તેથી પછી આપણી પાસે આ આપણું એગ્રિગેટર છે અને પછી આપણી પાસે આપણું કોર છે આ તમારું કોર છે તેથી આ જેવું હોઈ શકે છે આ આના જેવું હોઈ શકે છે અને તે જ રીતે અહીં પણ ત્રણ સ્તરના ડીસીએનની સુંદરતામાં આ પ્રકારના જોડાણ હોવા જોઈએ તમારી પાસે આવું કંઈક બીજું પણ હોઈ શકે છે તેથી આ શક્ય છે તેથી આપણી પાસે ખૂબ જ નીચલા સ્તર પર રેક્સ અને સર્વરો સાથે એક વિશાળ ડેટા સેન્ટર નેટવર્ક છે પછી આપણી પાસે આ ટોર સ્તર છે પછી આપણી પાસે આ એકત્રીકરણ સ્તર છે અને પછી આપણી પાસે આ કોર સ્તર છે તેથી ટીઓઆર એગ્રિગેશનઅને કોર આ જુદા જુદા 3 સ્તર છે તેથી આ તમારું સ્તર 1 સ્તર 2 અને સ્તર 3 છે તેથી આ રીતે ત્રણ સ્તરના ડીસીએન દેખાય છે તેથી ચાલો ફરી એક વાર પાછા જઈએ અને ત્રણ સ્તરના ડીસીએનનાં ગુણધર્મો જોઈએ તેથી આપણે જોયું છે કે એક ત્રણ સ્તરના ડીસીએનને એક ટ્રી આધારિત નેટવર્ક ટોપોલોજી છે અને ટ્રી ટોપોલોજીમાં ઘણા મૂળ છે તેથી બહુવિધ મૂળવાળા ઘણાં ટ્રી સાથે જોડાયેલ હોય છે તે આપણું 3 ત્રણ સ્તરના ડીસીએન છે અહીં આ વિવિધ સ્તરો નેટવર્ક સ્વીચો કોર એગ્રિગેટર અને એજના છે અને પછી આના વિવિધ ગેરફાયદા પણ છે જે અહીં સૂચિબદ્ધ છે ગેરફાયદાઓ જેવા કે સ્કેલેબિલીટી દોષ સહનશીલતા ઉર્જા કાર્યક્ષમતા અને ક્રોસ વિભાગીય બેન્ડવિડ્થ આ કેટલીક વિવિધ મર્યાદાઓ છે અથવા ત્રણ સ્તરના ડીસીએનના ગેરફાયદા છે તેથી આપણે આ જુદા જુદા ગેરફાયદાઓ વિશે વિસ્તૃત સમજીશું નહીં એના બદલે ચાલો આપણે ડીએસીએન માં સપોર્ટેડ વિવિધ નેટવર્ક ટોપોલોજીઓને સમજવા માટે આપણા સમયનો ઉપયોગ કરીશું તેથી આગળ એક કે જેમાંથી આપણે સમજવા જઈ રહ્યા છીએ તે છે ફેટ ટ્રી ડીસીએન તેથી ચાલો આપણે આ વિશેષ ફેટ ટ્રી ડીસીએનના આર્કિટેક્ચરને સમજવાનો પ્રયત્ન કરીએ તેથી આપણી પાસે એક ફેટ ટ્રી ડીસીએન આર્કિટેક્ચર છે ખૂબ જ ઝડપથી હું તમને એ બતાવવા જઈશ કે તેમાં શું છે તેથી તેમાં આપણી પાસે કે એરી ટ્રી આર્કિટેક્ચર ફેટ ટ્રી આર્કિટેક્ચરમાં હોઈ શકે છે જેથી કે એ કોઈ પણ પૂર્ણાંક હોઈ શકે છે તે 2 3 4 હોઈ શકે છે ગમે તે હોય તેથી કે એરી જેથી તે 2 એરી 3 એરી 4 એરી અને તેનાથી વધુ હોઈ શકે તેથી હું તમને ડીસીએનની 4 એરી ફેટ ટ્રી આર્કિટેક્ચરનું ઉદાહરણ બતાવીશ તેથી 4 એરી ફેટ ટ્રી આર્કિટેક્ચરમાં કંઈક આવું હશે જેથી ત્યાં કંઈક પોડસ તરીકે ઓળખાતો ખ્યાલ છે ત્યાં વિવિધ પોડસ છે તેથી ચાલો આપણે કહીએ કે આપણી પાસે આ જુદા જુદા સર્વર્સ અથવા કમ્પ્યુટર છે અથવા જે પણ છે જેથી આ કેટલીક સ્વીચો સાથે જોડાવવા જઈ રહ્યા છે ચાલો આપણે કહીએ કે આ આપણી સ્વીચો છે આ સ્વીચો આપણા અંતિમ ઉપકરણો સાથે આ કમ્પ્યુટર્સ વગેરે જે એક પોડ તરીકે ઓળખાય છે તેથી આ આખી વસ્તુ અહીં તમારી પોડ છે જેથી આ પોડ ફરીથી આ રીતે કેટલીક અન્ય સ્વીચો સાથે જોડાઈ જશે અને ફરીથી આ આપણુ એગ્રિગેશન સ્તર બની શકે છે આ આપણુ એજ સ્તર બને છે અને છેવટે આપણી પાસે આ કોર સ્તર છે જ્યાં પહેલા આ જોડાવાના છે તેથી આપણી પાસે આના જેવા બીજા એક બીજા પોડ છે તેથી આપણી પાસે બીજો પોડ છે અને આ આપણા સર્વર છે તેથી આ છે આ છે આ સ્વિચ છે અને આ આપણા ભિન્ન સર્વરો અથવા કમ્પ્યુટર્સ વગેરે છે તો તમારી પાસે બીજો પોડ પોડ 1 છે તેથી પોડ 1 પણ પહેલાની જેમ આ રીતે અન્ય સ્વીચો સાથે જોડાય છે અને ફરીથી તે આ કોર સાથે પણ જોડાયેલ છે જેમ કે આ આપણો કોર છે આ આગળ ચાલુ રાખીએ હવે જે બનવા જઈ રહ્યું છે તે એ છે કે આપણી પાસે આ દરેક પોડ છે અને તે અનુરૂપ સ્વીચો છે જેની સાથે તે જોડાય છે આ ચાલો આપણે આ એક જોઈએ આ કોર સ્વીચ સાથે જોડાયેલ છે આ કોર સ્વીચ સાથે જોડાયેલ છે ફરીથી આ એક સાથે જોડાવવા જઇ રહ્યું છે જે આની સાથે જોડાય છે અને એવું આગળ ને આગળ થાય છે અને તેથી આ પોડ ટ્રી અથવા K aryકે એરી અથવા 4 એરી ટ્રી શું કરે છે કે આ દરેક એગ્રિગેશન સ્તરની સ્વીચ આ બધામાં ઓછામાં ઓછા એક કોર સાથે જોડાયેલા છે અહીંથી અહીં ફરી અહીંથી અહીં ફરી અહીંથી અહીં અને તેનાથી વધુની તે ખાતરી કરે છે તેથી તે આપણા 3 સ્તરના આર્કિટેક્ચર જેવું જ છે પરંતુ અહીં કેટલાક ગુણધર્મો છે જેથી આ વિવિધ ગુણધર્મો શું છે તે આપણે જોઈએ તેથી ફેટ ટ્રી ડીસીએનમા આપણી પાસે K aryકે એરી ફેટ ટ્રીનું ટ્રી છે જ્યાં પહેલા જેવા 3 સ્તરો છે જે મૂળભૂત રીતે એજ સ્તર એગ્રિગેશન અને કોર સ્તર છે તેથી જે પોડ જે મે તમને પહેલા એજ સ્તર પર સમજાવ્યુ હતું કે તેમાં kકે ભાગ્યા 2 વર્ગ સર્વરો છે તો kકે 4 હોય તો 4 ભાગ્યા 2 એટલે 2 2 વર્ગ સર્વરો તેનો અર્થ એ કે આ 4 જુદા જુદા પોડસ જે મેં તમને બતાવેલા 4 સર્વર્સ અને અનુરૂપ ત્યાં 4 ભાગ્યા 2 કરવામાં આવશે તેનો અર્થ એ કે 2 થી 4 પોર્ટ સ્વીચો થશે તેથી આ દરેક એજ સ્વીચો k ભાગ્યા 2 સર્વરોને જોડે છે જે મૂળભૂત રીતે 2 સર્વરો છે જે મેં તમને બતાવ્યા હતા અને kકે ભાગ્યા 2 તેનો અર્થ એ કે 4 ભાગ્યા 2 બરાબર 2 એકત્રીકરણ સ્વીચો છે તેથી 2 સર્વર્સ 1 નીચે અને 2 ઉપર એગ્રિગેશન સ્વિચો છે બદલામાં દરેક એગ્રિગેશનસ્વીચ 2 એજ સ્વીચો અને 2 કોર સ્વીચોથી જોડાશે અને તે એ છે જે આપણે પાછલી આકૃતિમાં જોયું કે મેં તમને kકે ભાગ્યા 2 એટલે 2 વર્ગ કોર સ્વીચો તેનો અર્થ એ કે 4 કોર સ્વીચો દરેક કી પોડ્સ સાથે જોડાય છે તેથી મૂળભૂત રીતે આ ફેટ ટ્રી ડીસીએનની કલ્પના જેવું લાગે છે જે આ પોડસ અને આ ગુણધર્મોની ખ્યાલ પર કેન્દ્રિત છે જે મેં હમણાં જ ગણ્યું છે હવે આ તે ગુણધર્મો છે જે ફેટ ટ્રી આર્કિટેક્ચર માટે રાખવા પડશે જે છે ફરીથી એક ટ્રી આધારિત આર્કિટેક્ચરના આ ત્રણ જુદા જુદા સ્તર વગેરે છે પરંતુ ત્યાં કેટલાક વિશિષ્ટ અવરોધો છે કે જેનો મેં હમણાં જ ઉલ્લેખ કર્યો છે કે પરિમાણોનો આ ગણતરી આ ખાસ ફેટ ટ્રી આર્કિટેક્ચરને ચોક્કસ 3 પ્રકારના 3 સ્તરનું આર્કિટેક્ચર બનાવે છે તેથી આ વિવિધ આર્કિટેક્ચરોના વિવિધ ફાયદા અને ગેરફાયદા છે તેથી ચાલો આપણે આગળ જોઈએ આ બીજું આર્કિટેક્ચર જે ડીસેલ આર્કિટેક્ચર તરીકે ઓળખાય છે જે સર્વરને એકબીજા સાથે આંતરજોડાણ માટે વારંવાર વ્યાખ્યાયિત રચનાનો ઉપયોગ કરે છે સર્વર ઘણા અન્ય સર્વરો સાથે અને મિનિ સ્વીચ સાથે સંચાર લિંક્સ દ્વારા આંતરજોડાયેલું હોય છે અને નીચલા સ્તરના ડીસેલ સંપૂર્ણ રીતે જોડાયેલ ગ્રાફ બનાવે છે અને આ પ્રકારના આર્કિટેક્ચરમાં કોઈ પણ નિષ્ફળતા હોતી નથી જે ફાયદો છે અને આ પ્રકારનો આર્કિટેક્ચર એ ફોલ્ટ ટોલરન્ટ પણ છે તો ચાલો હવે આ ડીસેલ આર્કિટેક્ચર જોઈએ કે તે કેવું દેખાય છે આ ડીસેલ આર્કિટેક્ચર જેમ આપણે આ ડીસીલ આર્કિટેક્ચરમાં જોઈશું આપણી પાસે કંઈક ડીસીલ તરીકે ઓળખાતી કલ્પના હશે આપણી પાસે ડીસેલની કલ્પના હશે જેથી ડીસેલમાં તમારી પાસે કંઈક મીની સ્વીચ કહેવાતી હોય તેવું છે અને દરેક મિનિ સ્વીચમાં દરેક મિનિ સ્વીચનું સર્વર હોય છે આ સર્વર છે આ બીજુ સર્વર છે ડીસેલમાં દરેક સર્વર બીજા ડીસીલ સર્વર સાથે જોડાય છે આ બીજુ સર્વર છે આ બીજુ સર્વર છે જે ફરીથી મિનિ સ્વીચ દ્વારા જોડાણ થશે આ બીજી મિનિ સ્વીચ છે અને આ મિનિ સ્વિચ આ મિનિ સ્વીચ મૂળ રૂપે બે જુદા જુદા સર્વરો સાથે જોડાય છે ફરીથી આપણી પાસે કંઇક સમાન વસ્તુ છે આપણી પાસે આ મિનિ સ્વીચ સાથે બે જુદા જુદા સર્વરો છે અને આ ફરીથી આના જેવું હશે અને મૂળરીતે આ ડીસેલ આર્કિટેક્ચર જેવું લાગે છે જો આપણે ફક્ત 2 સર્વરો વિશે વાત કરીશું તો ફક્ત 2 સર્વરો આપણે આ વિશિષ્ટ ખ્યાલને વિસ્તૃત કરી શકીએ છીએ કારણ કે તમે અહીં જોઈ શકો છો કે આ વધુ ફોલ્ટ ટોલરન્ટ આર્કિટેક્ચર છે ચાલો આપણે જોઈએ કે જો આ લિંક તૂટી જાય છે અને તેથી આપણને આ સર્વરો વચ્ચેનો બીજો રસ્તો મળે છે જેના દ્વારા ડેટા નિશ્ચિત માર્ગમાં મોકલી શકાય છે તો આ એક ફોલ્ટ ટોલરન્ટ આર્કિટેક્ચર છે તેથી ચાલો આપણે જોઈએ કે આપણે 3 સર્વર 3 સર્વર આર્કિટેક્ચરનો કેસ લઈએ તેથી અહીં મૂળભૂત રીતે આપણી પાસે મિનિ સ્વીચ સાથે 3 જુદા જુદા સર્વરો હોય છે આ તમારી મિનિ સ્વીચ છે અને 3 જુદા જુદા સર્વરો જેની સાથે તે જોડાય છે પછી આપણી પાસે સમાન રીતે આ બીજી મિનિ સ્વીચ ત્રણ જુદા જુદા સર્વરો સાથે છે તેથી આ એક ડીસેલ છે આ બીજું ડીસેલ છે તમારી પાસે બીજું ડીસેલ બીજી મિનિ સ્વીચ અને ત્રણ જુદા જુદા સર્વરો સાથે છે જે એક બીજું ડીસેલ બને છે તેથી અનિવાર્યપણે જે બનવાનું છે તે એક સર્વર અહીંથી બીજા સર્વર સાથે જોડાય છે અહીંનું આ સર્વર અહીં આની સાથે જોડાય છે આ અહીં આની સાથે જોડાય છે આ આની સાથે જોડાય છે અહીં આની સાથે જોડાય છે અને આની જેમ આ ચાલુ રહેશે તેથી આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ ફરીથી ડીસીએનનું એક સુંદર ભવ્ય ફોલ્ટ ટોલરન્ટ આર્કિટેક્ચર છે જે ડીસેલ આર્કિટેક્ચર તરીકે ઓળખાય છે તેથી આ ડીસેલ આર્કિટેક્ચરના વિવિધ ગુણધર્મો છે જેથી આ કેટલાક જુદા જુદા ગુણધર્મો છે જે હું હવે પ્રકાશિત કરવા જઈ રહ્યો છું તેથી ડીસેલ મૂળભૂત રીતે સર્વરને એકબીજા સાથે આંતરજોડાણ માટે વારંવાર વ્યાખ્યાયિત રચનાનો ઉપયોગ કરે છે જ્યાં સર્વર ઘણાં અન્ય સર્વરો સાથે જોડાયેલ હોય છે અને વિવિધ સંદેશાવ્યવહાર લિંક્સ દ્વારા મિનિ સ્વીચ અને નીચલા સ્તરના ડીસેલ સંપૂર્ણ રીતે જોડાયેલ ગ્રાફ બનાવે છે અને આ ફોલ્ટ ટોલરન્ટ આર્કિટેક્ચર છે કે આપણે જોયું છે તેથી આ ફરી એકવાર ડીસેલ ડીસીએન આર્કિટેક્ચરના વિવિધ ગુણધર્મો છે ચાલો આપણે છેલ્લે જોઈએ જે બીક્યુબ આર્કિટેક્ચર તરીકે ઓળખાય છે અહીં બીક્યુબઆર્કિટેક્ચરમાં હું તમને બતાવીશ કે આપણી પાસે બીક્યુબ આર્કિટેક્ચર છે બીક્યુબ આર્કિટેક્ચરમાં આપણી પાસે મોડ્યુલર ડેટા સેન્ટર એમડીસી કંઈક મોડ્યુલર ડેટા સેન્ટર તરીકે ઓળખાતાઓનો ખ્યાલ છે તેથી આ મોડ્યુલર ડેટા સેન્ટરમાં દરેકના અલગ અલગ બીક્યુબ્સ છે ચાલો આપણે કહીએ કે આ જુદા જુદા બીક્યુબ્સ છે અને આ એક ક્યુબ છે આની જેમ કે તમારી પાસે અન્ય ક્યુબ્સ વગેરે હોઈ શકે છે તેથી બીક્યુબ આર્કિટેક્ચરમાં આપણી પાસે આ બધા જુદી જુદી સ્વીચો છે અને આ બીક્યુબના બીજા સ્તર સાથે જોડાયેલ છે ચાલો આપણે કહીએ કે આ આપણું બીક્યુબ 0 છે ચાલો આપણે એને આપણો બીક્યુબ 0 1 કહીએ આને આપણે કહીએ 0 0 આ 0 1 બીક્યુબ 0 2 છે અને તેનાથી વધુ છે તેથી આપણી પાસે બીક્યુબ બીજું બીક્યુબ અને જેથી વધુ હશે અને આ આપણું બીક્યુબ 1 થશે અને આપણી પાસે 1 1 પણ હોઈ શકે છે તેથી આ તમારી વિશિષ્ટ સ્વિચ છે આ વિશિષ્ટ સ્તર આપણું સ્તર 1 બને છે આ આપણું સ્તર 0 બને છે તેથી આ આવશ્યકરૂપે આ મીની સ્વીચોમાંથી તેઓ સ્તર 1 થી જોડાવાના નથી પરંતુ અહીંથી આ જોડાવવા જઈ રહ્યા છે જેથી આવું અહીં થવાનું છે આ નહિ આ નહિ જેથી ફક્ત તે આનાથી જોડાવા જઈ રહ્યું છે આ રીતે આપણું બીક્યુબ આર્કિટેક્ચર સંપૂર્ણ રીતે દેખાય છે જેથી આપણે આગળ વધીએ છીએ અને આપણે બીક્યુબ આર્કિટેક્ચરની જુદાજુદા ગુણધર્મો પર ધ્યાન આપવાનો પ્રયત્ન કરીએ છીએ તે સ્વીચ સેન્ટ્રીક પ્રેક્ટિસને બદલે સર્વર સેન્ટ્રીક અભિગમ છે અને તે મોડયુલર ડેટા સેન્ટરને ઇન્ટેલિજન્સ માહિતી આપે છે જે મેં હમણાં જ તમને બતાવ્યું અને તે સંબંધિત સર્વરો કોઈપણ સર્વરોની જોડી વચ્ચે બહુવિધ સમાંતર ટૂંકા પાથ પૂરા પાડે છે એજ ડિસજૉઇન્ટ સંપૂર્ણ ગ્રાફ અને મલ્ટિપલ એજ ડિસજૉઇન્ટ સર્વર સ્પાનિન્ગ ટ્રી બનાવે છે જેથી ત્યાં એક વિશિષ્ટ પ્રકારનો માર્ગ નિર્દેશન પ્રોટોકોલ છે જે આ બીક્યુબને સમર્થન કરે છે જે બીએસઆર તરીકે ઓળખાય છે બીક્યુબ સ્રોત માર્ગ નિર્દેશન પ્રોટોકોલ જે મૂળરૂપે આ ચોક્કસ બીક્યુબ આર્કિટેક્ચરમાં માર્ગ બનાવવામા મદદ કરે છે બીક્યુબ આર્કિટેક્ચરના ગુણધર્મોની આ કેટલીક રૂપરેખા છે જે મેં દોરેલ છે અને આપણને તે કેવી દેખાય છે તે બતાવ્યું છે તેથી ચાલો હવે આપણે ખૂબ જ ઝડપથી આપણે વિવિધ અન્ય આવશ્યકતાઓમાંથી પસાર થઈએ જેથી ડેટા સેન્ટર નેટવર્કને વિવિધ નેટવર્કિંગ ઉપકરણોની જરૂર પડે છે જેમ કે રાઉટર સ્વીચો મોડેમ્સ લેન વેન નેટવર્ક ઇન્ટરફેસ કેબલિંગ અને તેનાથી વધુ શું એડ્રેસિંગ સ્કીમ્સ સમર્થિત આઇપી એડ્રેસિંગ સ્કીમ્સ આઇપીવી 4 આઇપીવી6 છે અથવા જે પણ જરૂરી છે જો તમે ઇન્ટરનેટ વિશે વાત કરી રહ્યા છો તો હાલમાં ફક્ત 2 વિકલ્પો છે તેથી આઇપીવી4 અથવા આઇપીવી6 આધારિત નેટવર્ક એડ્રેસિંગ સ્કીમ અથવા સમર્થિત નેટવર્ક સિક્યુરિટી પ્રોટોકોલ્સ એલ્ગોરિધમ્સ ફાયરવોલ વગેરે તમે આ ડેટા સેંટર નેટવર્કમાં પહેલેથી જ છે ઓપ્ટિકલ તાર વીનાનું અથવા ઉપગ્રહ દ્વારા ઇન્ટરનેટ જોડાણ આપવામાં આવે છે ડેટા સેન્ટર નેટવર્ક્સના વિવિધ પડકારોમાં સ્કેલેબિલીટીનો પડકાર શામેલ છે જેથી જો આપણે મુદ્દાઓનું સ્કેલ કરવા માંગતા હોય તો તે ખૂબ જ તુચ્છ નથી આપણે મોટી સંખ્યામાં વિવિધ વસ્તુઓનો સામનો કરવો પડે છે અને નબળુ સર્વર ટુ સર્વર જોડાણ એક પડકાર બની શકે છે કારણ કે તે આ વિવિધ વિતરિત સર્વરો વચ્ચે ઝડપી જોડાણ પર આધાર રાખે છે અને વિતરિત થાય છે ડીસેલ બીક્યુબ અને રેક્સમા અને આગળ સ્થિર સંસાધન સુપરતનામું એ એક પડકાર છે તેથી ગતિશીલ રીતે આપણે આ વિવિધ ગ્રાહકોને ઉપલબ્ધતા અને આવશ્યકતાઓ અનુસાર આ વિવિધ સંશાધનો સુપ્રત કરવા પડશે સંશાધનોનું ફ્રેગ્મેન્ટેશન સંશાધનોનો કેટલાક ભાગ એક સ્થાને રહેલો છે સંસાધનનો બીજો ભાગ બીજા સ્થાને રહેલો છે જેથી વિતરિત સંસાધનો યોગ્ય રીતે સંચાલિત કરવા પડે છે ફોલ્ટ ટોલરન્ટ એક પડકાર છે જેથી જો નેટવર્કનો અમુક ભાગ સિસ્ટમને બંધ કરી દે તો તે તેને શોધી અને પુનપ્રાપ્ત કરે છે અન્ય પડકારો ડેટા સેન્ટરને લગતા આઈઆઈઓટીને જોડતા છે આઈઆઈઓટી ડેટા સેન્ટ્રિક છે સુરક્ષાના પ્રશ્નો છે ગોપનીયતા ના પ્રશ્નો છે પ્રાપ્યતા ખૂબ મહત્વની છે જો આપણે ઔદ્યોગિક યંત્રો જે વિવિધ સેન્સર એક્ટ્યુએટર્સ અને તેનાથી વધુથી સજ્જ હોય અને એના વિશે વાત કરી રહ્યા હોય તો આ યંત્રોની ઉચ્ચ ઉપલબ્ધતાનો અર્થ એ છે કે આ વિવિધ સેન્સરની ઉચી ઉપલબ્ધતા જે ડેટા ઉત્પન્ન કરે છે તેથી આ ડેટાની ઉપલબ્ધતા કોઈપણ સમયે વિવિધ આવશ્યકતાઓને આધારે ખૂબ મહત્વપૂર્ણ છે ડેટા સંગ્રહ કરવો મહત્વપૂર્ણ છે અને ડેટા સેન્ટર નેટવર્કનું નિર્માણ આઈઆઈઓટીની જરૂરિયાતો પૂરી કરવા માટે ખૂબ મહત્વનું છે અને તે પડકારજનક છે ડેટાના સંદર્ભમાં આઈઆઈઓટી ઘણાં બધા ડેટા ઉત્પન્ન કરે છે જે અંતિમ વપરાશકર્તા પાસેથી મેળવવામાં આવે છે તે સતત ચાલુ રહે છે અને વિવિધ અલ્ગોરિધમ્સ ઇન્ટેલિજન્ટ અલ્ગોરિધમ્સ મશીન લર્નિંગ અલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને અર્થપૂર્ણ બનવું પડશે અને આ ચોક્કસ ડેટાના સંગ્રહના સંદર્ભમાં વિવિધ પડકારો સંગ્રહકતા ઉપભોક્તા સંચાલિત હોઈ શકે અથવા એન્ટરપ્રાઇઝની આવશ્યકતાઓને આધારે હોઈ શકે છે જેથી અલગ અલગ ડેટા અને સંગ્રહ આવશ્યકતાઓ અને પડકારો છે જ્યારે આપણે ડેટા સેન્ટર સાથે આઈઆઈઓટી વિશે વાત કરી રહ્યા હોય ત્યારે સુરક્ષા મુદ્દાઓ મારે સુરક્ષા મુદ્દાઓ વધુમા વિસ્તૃત કરવાની જરૂર નથી જો તમે કોઈ ડેટા સેન્ટર નેટવર્ક વિશે વાત કરી રહ્યા હોવ ત્યારે અને તે પણ સંશાધનોની મર્યાદા આઈઆઈઓટી જોડાણ સાથે સુરક્ષા અહીં એક મોટો મુદ્દો છે અને તેને પૂરતો વ્યવહાર કરવો પડશે પ્રાઇવસી ના મુદ્દા આઈઆઈઓટી ડેટામાં સર્વોચ્ચ છે ક્યા આ ડેટા પસાર થઈ રહ્યો છે અને આ ડેટા ક્યાં જઈ રહ્યો છે અને તે નેટવર્કના કયા વિવિધ ભાગોમાંથી પસાર થાય છે કારણ કે આ ડેટામા કેટલીકવાર સંવેદનશીલ ડેટા હોય છે અને આ ડેટાની ગોપનીયતા ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી ડેટાની ગોપનીયતા સુરક્ષાની ગોપનીયતા આઈઆઈઓટીના સંદર્ભમાં અને તેનુ ડીસીએન સાથે આંતરજોડાણ થયેલ છે જે એક મહત્વપૂર્ણ પડકાર છે ડેટાની ઉપલબ્ધતા આઇઆઇઓટી સાથે ડેટાની ઉચી ઉપલબ્ધતા ડીસીએન સાથે આઇઆઇઓટીના જોડાણને ખૂબ મહત્વપૂર્ણ બનાવે છે અસંખ્ય ઉપકરણોના જોડાણ જે એકબીજા સાથે જોડાયેલા છે એવી વિવિધ આવશ્યકતાઓની સંભાળ લે છે પછી સુરક્ષા વ્યવસ્થાપનની જટિલતામાં વધારો સુરક્ષા પડકારોને લીધે થતી અસરો વાસ્તવિક સમયમાં વેપાર પ્રક્રિયાઓ વ્યક્તિગત ડેટા સલામતી વગેરે વિવિધ પડકારો છે ઉચ્ચ પ્રાપ્યતા ડીસીએનના આઇઆઇઓટીના સંદર્ભમાં સંગ્રહ વ્યસ્થાપન અહીં અગત્યનું છે આપણે આઇઆઇઓટીમાંથી મોટા પ્રમાણમાં આવતા ડેટા વિશે વાત કરીએ છીએ આપણે ડેટા સંગ્રહ કેવી રીતે કરીએ છીએ ખર્ચને કાર્યક્ષમ બનાવીને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી ડેટા સેંટર નેટવર્ક વિવિધ બેન્ડવિડથ આવશ્યકતાઓને સમર્થન આપે છે કારણ કે તે એક નેટવર્ક છે જ્યાં તેના બેન્ડવિડથની બેન્ડવિડથ પેટર્ન ઉપલબ્ધતામાં ગતિશીલ પરિવર્તન થઈ શકે છે જેથી અનુરૂપ ડેટા સેન્ટર નેટવર્કનું પ્રદર્શન પણ બદલાશે અને જો આપણે આઇઆઇઓટી વિશે વાત કરી રહ્યા હોય તો આઇઆઇઓટી એ એક સંપૂર્ણ વિતરિત સિસ્ટમ છે અને સિસ્ટમના જુદા જુદા ભાગોમાંથી આવતી આ વિવિધ બેન્ડવિડથ આવશ્યકતાઓ પણ સમય જતાં બદલાઈ શકે છે તેથી આ આવશ્યકતાઓનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી છેલ્લે હું સોફ્ટવેર ડિફાઇન ડેટા સેન્ટર નેટવર્ક વિશે વાત કરવા જઇ રહ્યો છું સોફ્ટવેર ડિફાઇન ડેટા સેન્ટર નેટવર્કમાં આપણે વર્ચ્યુઅલાઇઝ્ડ ડેટા સેંટર વિશે વાત કરી રહ્યો છું જે મૂળભૂત રીતે ભૌતિક દાખલાઓ છે માફી વર્ચ્યુઅલાઇઝ્ડ દાખલાઓ લોજિકલ દાખલાઓ છે ભૌતિક દાખલાઓથી આગળ અને તમે આ વર્ચ્યુઅલાઇઝ્ડ ઉદાહરણોને કેવી રીતે એકબીજા સાથે જોડી શકો છો અને વિશિષ્ટ આવશ્યકતાઓને પૂરી કરી શકો છો તે જ સોફ્ટવેર ડિફાઇન ડેટા સેન્ટર વાત કરે છે તેથી સોફ્ટવેર ડિફાઇન નેટવર્કમાં આવશ્યકરીતે આપણે ડેટા પ્લેનથી કંટ્રોલ પ્લેનને અલગ કરવાની વાત કરી રહ્યા છીએ તેથી ડેટા પ્લેન અને કંટ્રોલ પ્લેનને પરંપરાગત રૂપે સોફ્ટવેર ડિફાઇન આર્કિટેક્ચર એક સોફ્ટવેર ડિફાઇન ડેટા સેન્ટર નેટવર્કમાં એક સાથે મૂકવામાં આવ્યાં છે જેમા આપણે ડેટા પ્લેનથી કંટ્રોલ પ્લેનને અલગ કરવાની વાત કરી રહ્યા છીએ તેથી આપણે અસરકારક રીતે કાર્યક્ષમ રીતે કેન્દ્રિત રીતે ગતિશીલ આવશ્યકતાઓના ફેરફારો પર અસર કરી શકીએ છીએ અને તેથી તમે ડેટા સેન્ટરના જુદા જુદા ભાગોમાં વિવિધ જોબ્સના અમલને બદલી શકો છો તેથી નેટવર્ક શું નેટવર્ક વર્ચ્યુઅલાઈઝેશન સ્ટોરેજ વર્ચ્યુઅલાઈઝેશન સર્વર વર્ચ્યુઅલાઈઝેશન અને આનથી વધુ રીતે સોફ્ટવેર ડિફાઇન ડેટા સેન્ટરો બનાવવા માટે મુખ્ય છે અને વ્યવસાયિક આવશ્યકતાઓ વ્યવસાયની લોજીકની કાળજી લેવી તે પણ પૂરતી કાળજી લેવી પડે છે તેથી ત્યાં સોફ્ટવેર ડિફાઇન ડેટા સેન્ટરોમાં નેટવર્ક વર્ચ્યુઅલાઇઝેશન સ્તર સ્ટોરેજ વર્ચ્યુઅલાઈઝેશન સ્તર અને સર્વર વર્ચ્યુઅલાઈઝેશન સ્તર ઉપરાંત એક અલગ બિઝનેસ લોજીક સ્તર હોવુ જોઈએ તેથી કંટ્રોલ પ્લેન અને ડેટા પ્લેનને અલગ કરવા અને સ્થિતિસ્થાપકતાની જરૂરિયાતોને પૂર્ણ કરવી તે ખૂબ મહત્વનું છે તેનો અર્થ એ કે ગતિશીલરૂપે જરૂરીયાતોના વધારા આવશ્યકતાઓની સ્કેલેબિલીટી અને તેનાથી આગળ સંસાધનો પણ સ્થિતિસ્થાપકતા નિપુણ અને અંતિમ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ કરવામાં આવે છે તેથી ચપળતા એ ખૂબ જ મહત્વપૂર્ણ ગુણધર્મ છે અને આ તે છે જે વિશે મેં ડેટા સેન્ટરના ગુણધર્મો મેળવવાના સંદર્ભમાં વાત કરી હતી સામાન્ય રીતે ડેટા સેન્ટર નેટવર્ક અને સોફ્ટવેર ડેટા સેન્ટર માટે ચપળતા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેને ટેકો આપવો જોઈએ તેથી તે કોઈપણ સમયે કોઈપણ સર્વર પર કોઈપણ પ્રકારની સેવાને ટેકો આપવા સંદર્ભે ચપળતાની આવશ્યકતાઓ પૂરી કરે છે એ કોઈપણ ડેટા સેન્ટર નેટવર્કની અને સોફ્ટવેર ડિફાઇન ડેટા સેન્ટરની ખૂબ જ મહત્વપૂર્ણ આવશ્યકતા છે તેથી આ ડેટા સેન્ટર નેટવર્ક્સના આ કેટલાક જુદા જુદા તફાવતો છે હું તમને પ્રોત્સાહિત કરીશ જો તમને ઓછામાં ઓછા આ કેટલાક જુદા જુદા સંદર્ભોમાંથી પસાર થવાની ઇચ્છા હોય તો મૂળભૂત રીતે આ વિશેષ વ્યાખ્યાન તમને ડેટા સેન્ટર નેટવર્કની ઝાંખી આપે છે અને તે કેવી સ્થિતિ ધરાવે છે આઇઆઇઓટીના સંદર્ભમાં ડેટા સેન્ટર નેટવર્ક્સના વિવિધ પડકારો શું છે ખાસ કરીને જ્યારે તમે આઈઆઓટીના સંદર્ભમાં વાત કરો છો અને તેની આપણે ચર્ચા કરી છે આપણે ડેટા સેન્ટર નેટવર્ક માટે ઉપલબ્ધ વિવિધ આર્કિટેક્ચર્સ અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેની વિગતવાર ચર્ચા કરી છે જેથી આ વિશેષ વ્યાખ્યાન ડેટા સેન્ટર નેટવર્ક્સ અને તેના અનુરૂપ આર્કિટેક્ચરોની કેટલીક ઝાંખી અને પડકારો પર કેન્દ્રિત છે અને તેનાથી વધુ અને આપણે એ ધ્યાનમાં રાખવું પડશે કે ડેટા સેન્ટર નેટવર્ક્સ વિશેની આ ઉચ્ચ ઉચ્ચ સ્તરની સમજ આપણને સર્વગ્રાહી આઇઆઇઓટી સિસ્ટમો ઉદ્યોગ વિભાગની વિશિષ્ટ આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે મદદ કરે છે કે આ ખાસ આઇઆઇઓટી કે જે આપણે સિસ્ટમ બનાવી રહ્યા છો જે સમર્થન આપીએ છીએ તેમ બનાવી રહ્યા છીએ